તેથી આ સર્કિટ માટે જો હું સર્કિટમાં જોઉં તો આપણે ખરેખર i અને r v0 શોધવું છે અને v0 અને આ r i છે આ r i છે આ r i છે અને આ વોલ્ટેજ v0 ખરેખર અહીં છે તે ચિહ્નિત થયેલ છે આ r v0 છે આ R2 Ω અવરોધ પર છે અને આ સર્કિટ આપવામાં આવી છે તે શ્રેણી પાવર સર્કિટ છે અને આ કરંટ સ્રોત છે આ ડીપેન્ડેન્ટ કરંટ સ્રોત છે અને આ કરંટ 0 5 v0 છે તેથી આ કરંટ ને સમજવા માટે આ કરંટ સ્રોત છે વાસ્તવમાં ic જો કહેવું હોય તો ic 0 5 r v0 કહી શકો તેથી ફક્ત તે 0 5 v0 બતાવવામાં આવે છે અને i અને v0 શું છે તે શોધવાનું છે આ ડીપેન્ડેન્ટ કરંટ સ્રોત છે અને આ સર્કિટને હલ કરવી પડશે હવે આપણે તેને કેવી રીતે કરીશું અહીં એક 12 Ω અવરોધ છે અને આ r છે આ 12 Ω ઓહ્મ અવરોધ છે તેઓ 2 Ω છે અહીં તે 10 ઓહ્મ છે અને અહીં તે 6 ઓહ્મ છે અને વોલ્ટેજ સ્રોત 100 વોલ્ટ છે અને કરંટ સ્રોત એક ડીપેન્ડેન્ટ કરંટ સ્રોત છે ત્યાં કરંટ 0 5 v0 છે અને આ વોલ્ટેજ વાસ્તવમાં v0 છે જે 2 ઓહ્મ અવરોધ છે અને ત્યાં 2 લૂપ છે આ લૂપ 1 કલોકવાઈઝની દિશામાં અમે લીધેલ છે અને આ બીજી લૂપ 2 છે તેથી આ કિસ્સામાં શું કરવું છે તે છે જે ફક્ત પકડી રાખવું પડશે આને હલ કરવું પડશે તેથી પહેલા આપણે નોડ 1 પર KCL લાગુ કરીએ ધારો કે જો KCL અહીં લાગુ કરો તે નોડ 1 પર છે આr નોડ 1 છે તેથી અહીં આવતો કરંટ i છે આ કરંટ i છે અને નોડ 1 પર 2 2 આઉટગોઇંગ કરંટ છે એક i1 છે બીજો i2 છે આ r નોડ 1 છે તેથી i i1 i2 તેથી નોડ 1 પર KCL લાગુ કરો i i1 i2 આ સમીકરણ 1 છે હવે તે જ રીતે સર્કિટ પર જાઓ આ r નોડ 2 છે તેથી અહીં ફક્ત r માટે સમજવુ તેથી આપણે આ કરંટ કહ્યું આ i છે જે ic છે તેથી આ એક ડીપેન્ડેન્ટ સ્રોત છે જે i વાસ્તવમાં કરંટ 0 5 v0 0 5 v0 છે તેથી અહીં જો નોડ 2 પર KCL લાગુ કરો તો મૂળભૂત રીતે 2 2 કરંટ ઇનકમિંગ કરંટ છે એટલે કે i1 i1 ic આઉટગોઇંગ કરંટ i3 તેનો અર્થ છે કે આ r i1 છે અને આ ic વાસ્તવમાં 0 5 v0 r i3 છે તેથી જો લાગુ કરો તો R KCL નોડ 2 પર છે તેથી મને તે માત્ર આ વસ્તુ બનાવવા દો તેથી જો અહીં જુઓ તે જ વસ્તુ આપણે લખી રહ્યા છીએ કે i3 i1 0 5 v0 તેથી આ સમીકરણ 2 છે હવે અમે KVL ને લૂપ 1 માં લાગુ કરીએ છીએ તેથી આ r છે આ r લૂપ 1 છે જે કલોકવાઈઝની દિશામાં છે તેથી પ્રથમ આ 100 વોલ્ટેજ સ્રોત 100 વોલ્ટ વોલ્ટેજ સ્રોતની નિશાની મળી રહી છે તેથી તે 100 હશે પછી r આ કરંટ આ 12 Ω અવરોધ છે કે આ 12 ઓહ્મ અવરોધ દ્વારામાં કરંટ વહે છે તેથી 12 i અને અહીં પણ આ r જેને આ બ્રાંચ કહે છે તે i2 પર આ દાખલ થઈ રહ્યું છે તેથી મૂળભૂત રીતે આપણે R2 i2 અથવા v0 લખી શકીએ છીએ તેથી આ કિસ્સામાં તેથી આપણે તે શું કર્યું કે r લૂપ 1 લૂપ 1 માં 100 12 બાય r v0 0 વાસ્તવમાં v0 જો સર્કિટમાં જુઓ v0 કે ઓહ્મના લો 2 i2 થી કરંટ પોઝીટીવ ટર્મિનલ દાખલ થાય છે તો v0 2 i2 તેથી આ તે છે જેને લૂપ 1 માં કરો જે લૂપ 1 માં r KVL છે આ લૂપ 1 છે હવે ઓહ્મના લો દ્વારા પણ v છે v0 2 i2 હવે KVL ને લૂપ 2 માં લાગુ કરો તેથી જ્યારે આપણે લૂપ 2 માં KVL લાગુ કરી રહ્યા છીએ આમ તે કલોકવાઈઝની દિશામાં આગળ વધી રહ્યું છે તેથી તે પ્રથમ આવી રહ્યું છે આ r આ v0 ની નિશાની છે કે તે v0 ચિહ્નિત થયેલ છે તેથી અને 2Ω અવરોધમાં વોલ્ટેજ v0 છે તેથી આનો સામનો પ્રથમ ચિહ્ન સાથે થશે તે હશે v0 કે તે તેમાંથી હશે 10 i1 પછી r તે 6 i i3 હશે કારણ કે આ બ્રાંચ માં કરંટ i3 0 છે તેથી જો આ તરફ આવે તો આ v0 10 i1 6 i3 0 તેથી આ સમીકરણ 5 છે હવે સમીકરણ 4 માંથી એટલે કે આ સમીકરણમાંથી જે r v0 2 i2 છે જે તેને સમીકરણ 3 અને સમીકરણ 5 માં બદલે છે તેનો અર્થ એ કે અહીં સમીકરણ 3 v0 માં v0 2 i2 એ જ રીતે અહીં પણ સમીકરણ 5 માં v0 2 i2 ને મુકવું જો એમ કરશો તો 12 i 2 i2 100 મળશે આ r સમીકરણ 6 છે અને બીજાને મળશે 2 i2 10 i1 6 i3 0 આ સમીકરણ 7 છે હવે આપણે જાણીએ છીએ કે v0 2 i2 તેથી સમીકરણ 2 માં v0 2 i2 આ r સમીકરણ 2 છે આ r સમીકરણ 2 છે તેથી આ સમીકરણ v0 2 i2 આ સમીકરણ જો આમ કરે તો r i3 i1 0 5 v0 અને v0 2 i2 મળશે તેથી તે છેવટે i3 i1 i2 બનશે આ સમીકરણ 8 હવે સમીકરણ 1 અને 8 માંથી માત્ર i3 i મળશે કારણ કે i1 i2 વાસ્તવમાં આપણે માત્ર સમીકરણ 1 તપાસો તે પહેલા જોયું છે તેથી i1 i2 i તેથી i3 i આ પણ મેં સમીકરણ 9 તરીકે ચિહ્નિત કર્યું છે તેથી સમીકરણ 7 1 અને 9 માંથી આપણને આવું મળે છે આ બધી વસ્તુને શું માં લાવવી આ ખૂબ જ સરળ બાબત છે હું આનું પુનરાવર્તન કરતો નથી માત્ર 7 1 અને 9 ના સમીકરણમાંથી આ બધી વસ્તુને માં 2 i2 10 I i2 6 i 0 મળશે બધું મળશે તે મળશે 2 i2 વાસ્તવમાં 8 3 i 16 i 12 i2 so 2 i2 8 3 i તેથી વાસ્તવમાં v0 2 i2 એટલે જ મેં i2 4 બાય 3 લખ્યું નથી હું માત્ર 2 i2 i3 i આ સમીકરણ 10 છે હવે સમીકરણ 6 અને 10 ઉકેલીએ છીએ તેથી જો આપણે માત્ર 2 i2 8 3 8 by 3 i તેથી ફક્ત સમીકરણ 6 અને સમીકરણ 10 હલ કરો કૃપા કરીને તે કરો તે સરળ બાબત છે તેથી માત્ર 2 રેખીય સમીકરણો ઉકેલવાથી i 75 બાય 11 એમ્પીયર મળશે અને i2 ને 10 10011 એમ્પીયર મળશે અને v0 જાણો 2 i2 તેથી 2 વાસ્તવમાં અને 2 i2 તેથી 2 r શું ક callલ અને i2 બરાબર 100 બાય 11 છે તેથી તે 2 2 100 by 11 વોલ્ટ આશરે 18 18 વોલ્ટ છે તેથી આ r i છે તેનો અર્થ એ છે કે આ r છે આ r i 75 બાય 11 એમ્પીયર છે અને v0 આશરે 18 18 વોલ્ટ આ જવાબ છે આગળ બીજું ઉદાહરણ લો તેથી તમામ પ્રકારના આંકડાઓથી પરિચિત હોવા જોઈએ તેથી બીજો એ છે કે બીજો તે છે જે આકૃતિમાં બતાવેલ સર્કિટમાં કરંટ અને વોલ્ટેજ r નક્કી કરે છે આ R2 2 5 તેથી તે અહીં r છે કોઈ r ડીપેન્ડેન્ટ સ્રોતનો કોઈ પ્રશ્ન નથી 2 ઇનડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોતો છે એક 5 વોલ્ટ છે એક 3 વોલ્ટ અને 2 લૂપ છે જે કલોકવાઈઝની દિશામાં લેવામાં આવે છે અને 2 Ω અવરોધપર વોલ્ટેજ v 1 છે 4 ઓહ્મ પર તે v 3 છે 8 ઓહ્મમાં તે v 2 છે અને કરંટ અને વોલ્ટેજ સર્કિટમાં છે તે શોધવા માટે શું કરવું પડશે તેનો અર્થ એ છે કે આ બ્રાંચ મારફતે r i1 I ની કરંટ શોધ કરવી પડશે આ અહીં છે તે i2 છે અને અહીં તે r i3 છે અને એ પણ શોધવું પડશે કે સર્કિટમાંથી v 1 v 3 અને v 2 સરળતાથી બહાર નીકળી શકે છે v 1 2 i1 v 3 4 i3 અને v 2 8 i2 કારણ કે દરેક જગ્યાએ કરંટ અવરોધની r પોઝીટીવ પોલારીટી દાખલ કરી રહ્યો છે તેથી ઓહ્મના લો માંથી ચિહ્ન છે જેની આપણે પહેલા ચર્ચા કરી છે અને 2 વોલ્ટેજ સ્ત્રોતો છે તે 5 વોલ્ટ છે અને અહીં 3 વોલ્ટ પણ આ રીતે તે ચિહ્નિત થયેલ છે હવે KCL અને KVLને શું લાગુ કરવું છે તેથી પહેલા નોડ એ પર KCL લાગુ કરો આ છે આ મારો આ મારો નોડ એ છે આ મારો નોડ છે તેથી હું ફરીથી રંગ r શાહી દ્વારા ચિહ્નિત કરતો નથી પરંતુ આ સર્કિટમાંથી r નોડ એ છે તેથી KCL અહીં લાગુ કરો જો KCL લાગુ કરો નોડ a પર આવતો કરંટ i1 છે અને આઉટગોઇંગ કરંટ i2 અને i3 છે તેથી નોડ a પર KCL લાગુ કરતી વખતે i1 i2 i3 તેથી i1 i2 i3 આ સમીકરણ 1 છે હવે લૂપ 1 માં KVL લાગુ કરો જો KVLને લૂપ 1 માં લાગુ કરો તેથી તે 5 હશે અહીં તે પછી આ ટર્મિનલની તરફ આગળ વધી રહ્યું છે તેથી 5 અહીં તે v 1 છે અને અહીં ફરીથી હું કલોકવાઈઝની દિશામાં સાથે આગળ વધીશ તેથી v 2 તેથી 5 v 1 v 2 0 તેથી તેનો અર્થ છે કે આ r લૂપ 1 માં KVL લાગુ કરે છે તે 5 v 1 v 2 0 છે આ લૂપ 1 છે હવે અને લૂપ 2 હવે અહીં તે લૂપ 2 છે હવે જો લૂપ 2 પર આવો જો લૂપ 2 પર આવો તો કલોકવાઈઝની દિશામાં છે તેથી પહેલા હું આ 1 v 2 આ લઈ રહ્યો છું v 2 પછી v 3 અને પછી 3 0 કારણ કે આ ટર્મિનલ r તેનો અર્થ છે v 2 v 3 3 0 જે લૂપ 2 છે તેથી તે v 2 v 3 3 0 આ સમીકરણ 3 છે હવે ઓહ્મના લો મેં શરૂઆતમાં કહ્યું કે v 1 2 i1 હશે કારણ કે દરેક જગ્યાએ કરંટ ો પોઝીટીવ પોલારીટીમાં પ્રવેશતા જોવા મળશે તેથી v 1 2 i1 v 2 8 i2 અને v 3 4 i3 તેથી તે વસ્તુઓ મેં એક સાથે લખી છે કે v 1 2 i1 v 2 8 i2 અને v 3 4 i3 આ તમામ વસ્તુનું સંયોજનને સમીકરણ 4 કહે છે હવે સમીકરણ 2 માં r v 1 2 i1 v 2 8 i2 ને બદલે અને સમીકરણ 2 માં લાગુ હોય તો મળશે તેનો અર્થ એ છે કે આ સમીકરણ જો સમીકરણ 2 માં લાગુ હોય તો 2 i1 8 i2 5 મળશે આ સમીકરણ 5 તેથી ઘણો સમય લેશે તેથી સમાન રીતે v 2 8 i2 અને v 3 4 i3 ને સમીકરણ 3 માં બદલો તેનો અર્થ એ કે આ સમીકરણ v 2 મૂલ્ય અને v 3 મૂલ્ય આ સમીકરણ 3 માં મુકો જો r 8 i2 4 i3 3 0 મળશે અથવા અન્ય રીતે મારી પાસે 4 i3 8 i2 3 લખવાનું છે તો આ સમીકરણ r 6 છે તેથી સમીકરણ 5 અને 1 માંથી ઉકેલો આપણને મળશે તેથી સમીકરણ 5 અને સમીકરણ 1 છે જો સમીકરણ 5 જુઓ સમીકરણ 5 i1 અને સમીકરણ 1 i1 r i2 i3 તેથી અહીંથી તે i1 i2 i2 i3 છે આ સમીકરણ છે આપણે ત્યાં આ સમીકરણમાં લાગુ કરીશું તેથી સમીકરણ 5 માં આપણે બદલીએ છીએ કે i1 i2 i3 તેથી 2 i1 8 i2 5 હતું પરંતુ અહીં i1 i2 i3 મૂકી રહ્યા છીએ તેથી 2 i2 i3 8 i2 5 અથવા10 i2 સરળીકરણ પછી 2 i2 8 i2 10 i2 2 i3 5 આ સમીકરણ 7 છે એ જ રીતે સમીકરણ 6 અને 7 માંથી 10 મેળવો 6 અને 7 થોડો લાગુ કરો 10 20 i2 8 i2 3 તેથી જો સમીકરણ 6 પર જાઓ તો આ સમીકરણ r આ 4 i3 8 i2 3 તેથી માત્ર એક પછી ગાણિતિક માત્ર મૂકો તેથી જો સમીકરણ 6 અને 7 માંથી જો ઉકેલો તો તે 4 i3 8 i2 3 i2 14 એમ્પીયર હશે અને સમીકરણ 7 માં i2 14 ને બદલીને i2 14 મૂકો 10 1 4 2 i3 5 મળશે i3 1 25 એમ્પીયર હલ કર્યા પછી અને આપણે સમીકરણ 1 i1 i2 i3 થી જાણીએ છીએ તેથી 1 4 1 25 તે 1 5 એમ્પીયર તેથી v 1 2 i1 એટલે કે 2 1 5 3 વોલ્ટ V 2 પહેલેથી જ આપણે 8 i2 8 14 2 વોલ્ટ અને v 3 4 i3 જોયા છે તેથી r 4 1 25 તેથી તે r 5 વોલ્ટ છે તેથી v 1 v 2 v 3 અમને મળ્યું અને તે જ રીતે અમને i1 i2 અને i3 મળ્યા તેથી આને કેવી રીતે હલ કરવું તે હવે જાણો તેથી આ જુદી જુદી તકનીકો છે જે પછીથી આપણે આનો ઉકેલ શોધવા માટે કેટલીક વધુ જુદી જુદી તકનીકો શોધીશું તેથી ડીપેન્ડેન્ટ સ્ત્રોત ઇનડીપેન્ડેન્ટ સ્રોત તેથી આ એકદમ આરામદાયક વસ્તુઓ છે અને તેના માટે સરળ રહેશે આગળ છે કે r શ્રેણી અવરોધક અને વોલ્ટેજ ડીવીઝન છે પહેલા આપણે શ્રેણી અવરોધ અવરોધના સંયોજન પર વિચાર કરીશું અને પછી આપણે સમાંતર જોશું તેથી શ્રેણી અવરોધ અને r વોલ્ટેજ ડિવિઝન છે તેથી મૂળભૂત રીતે તેને શ્રેણી અવરોધ કહેવામાં આવે છે અને આ પ્રકારની સર્કિટ જેને આપણે વોલ્ટેજ ડીવીઝન તરીકે ઓળખીએ છીએ પછી કેવી રીતે આવશે તેથી સર્કિટ એનાલીસીસમાં આપણે અવરોધને જોડવાની જરૂર છે શ્રેણીમાં અથવા સમાંતર વારંવાર થાય છે તેથી આપણે સર્કિટને સરળ બનાવવી પડશે તેથી જ આપણે આ બધા સરળ એનાલીસીસમાં જવું પડશે તેથી આ વ્યાખ્યાનમાં આપણે અવરોધના તે શ્રેણીના જોડાણની ચર્ચા કરીશું તો હવે આપણે આ સર્કિટને ધ્યાનમાં લઈએ આ સર્કિટને ધ્યાનમાં લઈએ તે એક સરળ સર્કિટ છે ત્યાં 2 અવરોધ અવરોધ r 1 અને r 2 છે તેઓ શ્રેણીમાં જોડાયેલા છે તેમની વચ્ચેનું વોલ્ટેજ v 1 અને v 2 છે અને તેમની પોલારીટી ચિહ્નિત થયેલ છે અને આ સર્કિટ દ્વારા કરંટ i છે અને આ ટર્મિનલ છે a અને b આ 2 ટર્મિનલ આપવામાં આવ્યા છે અને આ ટર્મિનલ પર તે શ્રેણીમાં જોડાયેલ છે અને એક વોલ્ટેજ સ્રોત ત્યાં છે v અને પોલારીટી અને ચિહ્નિત થયેલ છે તેથી તે સિંગલ લૂપ સર્કિટ છે જેમાં 2 અવરોધ શ્રેણીમાં છે અને એક વોલ્ટેજ સ્રોત છે તેથી આ કિસ્સામાં પણ KVL 1 એ જ વસ્તુ લાગુ કરો ઓહ્મ નો લો લાગુ કરતા v 1 i R1 and v 2 i R2 મળે છે તેથી તેનો અર્થ છે r v 1 i R1 અને v 2 i R2 હવે KVL લાગુ કરો KVL જાઓ r કલોકવાઈઝની દિશામાં જાય છે આ r કલોકવાઈઝની દિશામાં જાય છે તેથી આ કિસ્સામાં તે પ્રથમ ટર્મિનલ છે તેથી તે v હશે પછી કલોકવાઈઝની દિશામાં આગળ વધશે તેથી તે અહીં ટર્મિનલનો સામનો કરશે R1 માટે અને ટર્મિનલ અહીં R2 માટે તેથી v v 1 v 2 0 તેથી મને તે સમજાવા દો તેથી ફક્ત પકડી રાખો તેથી આ કિસ્સામાં r તેથી આ કિસ્સામાં તે છે v v 1 v 2 બરાબર અથવા v v 1 v 2 તેથી v 1 r i r અહીં તે v 1 અહીં તે iR1 છે અને અહીં તે r iR2 છે તે સમીકરણ 20 છે તેથી અહીં પછી v r v મળશે તે iR1 iR2 છે તેથી આખરે તે v i R1 R2 છે એટલે કે સમીકરણ 22 કહે છે 22 કારણ કે તે પ્રકરણ 2 છે તેથી જ 2 22 પણ હું 21 20 ને સમજી શકાય તેવું બનાવીશ તેથી i v R1 R2 તેથી તેનો અર્થ છે કે સમીકરણ 222 તે v i R eq તરીકે લખી શકાય છે જે સમકક્ષ અવરોધ છે R eq r R1 R2 તેથી સૂચવે છે કે અવરોધને સમકક્ષ અવરોધ R eq દ્વારા બદલી શકાય છે એટલે કે R eq r R1 R2 આ સમીકરણ 25 છે તેથી આકૃતિ 2 22 ની સમકક્ષ સર્કિટ જે r આકૃતિ 26 છે આ આ માટે તે સમકક્ષ સર્કિટ હવે આ હશે તેથી આ r સમકક્ષ સર્કિટ છે તેનો અર્થ એ છે કે r વોલ્ટેજ સ્ત્રોત જેમ છે તેમ હશે અને R eq એ r R1 R2 સિવાય બીજું કંઈ નથી અને આમાં વોલ્ટેજ પણ v છે કારણ કે આપણે જોયું છે કે v 1 v 2 v કારણ કે અહીં તે r v 1 v 2 છે સમીકરણ 21 માં v 1 v 2 વાસ્તવમાં v એટલે કે તે r સ્ત્રોત વોલ્ટેજ છે તેથી તેથી જ અહીં પણ લખ્યું છે કે r v 1 એટલે કે v v 1 v 2 કે કુલ વોલ્ટેજ છે તેથી તે v છે અને આમાંથી વહેતો કરંટ છે i તેથી આ સમકક્ષ સર્કિટ છે હવે દરેક અવરોધ પર વોલ્ટેજ નક્કી કરવા માટે ચાલો આપણે સમીકરણ 23 સમીકરણ 20 ને બદલીએ અને આપણને મળશે તેથી v 1 પછી R1 ભાગ્યા r v 1 v 2 આવશે તે ખૂબ જ સરળ છે ફક્ત પકડી રાખો તે ખૂબ જ સરળ છે કે r v 1 R1 i અને આમાંથી આ r શું છે જે ફક્ત પકડી રાખો ફક્ત પકડી રાખો મને તેને સમજાવા દો અહીં અહીંથી પકડી રાખો અહીંથી r i r v Req તેનો અર્થ છે r i R eq r R1 R2 તે r R eq r R1 R2 છે અને જો તે r પર જાઓ તો તેને v 1 r i R1 કારણ કે પ્રથમ સર્કિટમાંથી આપણે જોયું છે તેનો અર્થ એ છે કે r આ એક વાસ્તવમાં v ભાગ્યા R1 R2 r R1છે જે r v 1 છે જો પહેલા મને તેને સમજાવા દો તેથી જો આ સર્કિટમાં આવો તો આ સર્કિટ v 1 i R1 અને i v R1 R2 પર આવો તેથી મૂળભૂત રીતે તે R1 v R1 R2 છે તેથી આપણે અહીં શું કરી રહ્યા છીએ તેથી આપણે અહીં શું કરી રહ્યા છીએ તે v1 R1 ભાગ્યા R1 R2 v એ જ રીતે v 2 r i R2 અને હમણાં જ આપણે જોયું છે i v R1 R2 તેથી v 2 R2 v R1 R2 આ 2 સમીકરણ 26 છે તેથી આ ખરેખર r શું કહેવાય છે અથવા જો આપણે R1 R2 ખરેખર R eq લખી શકીએ કારણ કે અગાઉ તે R Req છે તેથી આ સમીકરણ v 1 આપણે R1 R eq v અને v 2 R2 R eq v લખી શકીએ છીએ તેથી આ 2 2 સમીકરણો આપણે એક સંપૂર્ણ સમીકરણ તરીકે લખી રહ્યા છીએ તેથી આ 27 છે હવે જો r n અવરોધ શ્રેણીમાં હોય તો r n અવરોધ શ્રેણીમાં હોય તો R eq એ R1 R2 Rn હશે તેથી સિગ્મા k 1 થી N R1 N Rk તેથી જો આપણી પાસે N સંખ્યા હોય તો r અવરોધ શ્રેણીમાં હોય છે તેથી 226 ની આ સર્કિટને વોલ્ટેજ ડીવીઝન કહેવામાં આવે છે કારણ કે r 1 ની અંદર આપણને v 1 મળશે r 2 ની પર આપણને v 2 મળશે અને તેથી Rn નવમા અવરોધ પર vn મળશે તેથી v v 1 v 2 dot dot dot dot dot vn હોવું જોઈએ તે મળશે તેથી તેને r વોલ્ટેજ ડીવીઝન કહેવામાં આવે છે સામાન્ય રીતે જો ડીવીઝન પાસે સ્રોત વોલ્ટેજ v સાથે શ્રેણીમાં N અવરોધ હોય તો nth અવરોધ પાસે આ વોલ્ટેજ ડ્રોપ હશે ફરીથી જો vn હોય તો ધારો કે r r nth અવરોધ Rn છે અને જો અવરોધ R નો n નંબર હોય તેથી તે r vn Rn R1 R2 Rn પર Rn v સુધી હશે ધારો કે આ સર્કિટ છે ધારો કે હું તેને અહીં બનાવીશ ધારો કે આ r વોલ્ટેજ સ્રોત છે કહો આ r v છે ધારો કે આપણી પાસે R1 અવરોધ છે અવરોધ R2 છે અને ધારો કે અવરોધ r Rn છે આ r R1 છે આ r R2 છે અને કહેવા માટે કે આr Rn છે અને સર્કિટ નજીક છે અને ધારો કે આમાંથી કરંટ i વહી રહ્યો છે તો r R eq તે r i છે અહીં કહો i તે v r R1 હોવું જોઈએ અહીં ગમે તે સમીકરણ હું R2 થી Rn સુધી લખીશ તેથી વોલ્ટેજ આ r R આ Rn એલિમેન્ટ છે અથવા nth અવરોધ ધારો કે આ r Rn છે તેથી આ ખરેખર અહીં છે તેની પાસે N અવરોધ અને Nth અવરોધ છે તેથી અહીં i2 શું કરે છે જેણે 9 મી લીધી છે તેથી તેને વધુ સારી રીતે કેપિટલમાં બનાવો જે વધુ સારી હશે તેને Rn કેપિટલ બનાવો તેથી આ Rn કેપિટલ છે ધારો કે આ r ટર્મિનલ છે આ ટર્મિનલ છે તેથી r અને વોલ્ટેજ આ સમગ્ર વોલ્ટેજ પર આશા છે કે તે vn કહેવું સમજી શકાય તેવું છે તેથી vn r i r Rn અને R Rn અને i r i અહીં લખી રહ્યા છીએ i r આ એક માત્ર આપણે v R1 R2 up to Rn સુધી જાણ્યું આ એક r કેપિટલ Rn કે જે પણ માફ કરશો v માફ કરશો Rn આ વસ્તુ v R1 અને કેપિટલ R1 છે તેથી અહીં Rn મેં પ્રથમ લખ્યું છે તેથી તે v આ વસ્તુ છે આ સમીકરણ આગળ તે r તે vn આ Rn Rn શું કહે છે હું અહીં Rn લખી રહ્યો છું તેથી હું Rn R1 R2 થી Rn v સુધી બનાવી રહ્યો છું આશા છે કે તે સમજી શકાય તેવું છે મને તેને સમજાવા દો તેથી આ શ્રેણી અવરોધ માટે છે હવે આપણે સમાંતર અવરોધ અને કરંટ ડિવિઝન પર આવીએ છીએ જે શ્રેણી અવરોધ અને વોલ્ટેજ ડિવિઝન હતું અને સમાંતર અવરોધ માટે તે સમાંતર અવરોધ અને કરંટ ડીવીઝન હશે હવે આકૃતિ R28 ની આ સર્કિટને ધ્યાનમાં લો જ્યાં 2 અવરોધ સમાંતર રીતે જોડાયેલા હોય છે અને તેથી તેમની પાસે સમાન વોલ્ટેજ હોય છે તેથી આ એક સરળ સર્કિટ છે તેથી આ બે જોડાયેલા છે કારણ કે તે એક જ નોડ હશે કારણ કે આ 2 બિંદુઓ વચ્ચે કશું જ નથી એ જ રીતે અહીં પણ આ 2 બિંદુઓ વચ્ચે કંઈ નથી અહીં પણ કંઈ નથી તેથી જો હું જો હું વધુ સરળ બનાવીશ જો હું તેને આ સર્કિટની જેમ બનાવું છું કારણ કે અહીં કંઈ નથી તો તે એક વાયર છે તે એક વાયર છે અને તે એક વાયર છે તેથી જો આ સર્કિટ જેવું બનાવશે તો આ જેવું હશે તે હશે તે એક જ નોડ હશે તે આના જેવું હશે આ એક R1 છે તે પણ છે કે તે r r 2 આની જેમ જોડાયેલ છે અને ત્યાં કંઈ નથી અને આ r વોલ્ટેજ સ્રોત વી છે સર્કિટ આના જેવો દેખાશે આ r નોડ 1 છે અને આ r નોડ 2 છે અને આમાંથી વહેતો કરંટ i1 છે તેનો અર્થ એ છે કે આના માં કરંટ r i1 છે અને આ માં કરંટ r i2 છે અને આ કરંટ r i છે જે આ સર્કિટ આ એકની સમકક્ષ છે આ વાસ્તવમાં સામાન્ય બિંદુ છે તેનો અર્થ છે r i મૂળભૂત રીતે i1 i2 જો આ નોડ પર KCL લખો અને તેનો અર્થ એ છે કે આ બિંદુ નોડ 1 છે કારણ કે તે એક વાયર છે તેથી આ નોડ પર જો આવું લખો તો નોડ 1 i અને 2 આઉટગોઇંગ કરંટ i1 i2 પર આવતો કરંટ છે તેનો અર્થ એ છે કે r i r i1 i2 તેથી વસ્તુઓ સમજી શકાય તેવી સરળ વસ્તુ સમજી શકાય તેવી છે તેથી મને તેને સમજાવા દો તો હવે ઓહ્મના લો માટે સમાન વસ્તુ મળશે કે v r જેને V r કહે છે આ સમાંતર સર્કિટ છે તેથી આ સમગ્રમાં વોલ્ટેજ હમણાં જ મેં આ બતાવ્યું તે આ વોલ્ટેજ તે r v હશે કારણ કે આ જ વોલ્ટેજ આ સમગ્રમાં પ્રભાવિત થશે હમણાં જ હું સમકક્ષ સર્કિટ દોરીશ તેથી v i1 R1 હશે તેવી જ રીતે i2 R2 કારણ કે ત્યાં કોઈ અવરોધ નથી ના અન્ય r ઇલેક્ટ્રીકલ એલિમેન્ટ અહીં અને અહીં છે તેથી આ વોલ્ટેજ v આ 2 નોડ પર પ્રભાવિત થશે તેથી તે એક સમાંતર સર્કિટ છે તેથી v હશે i1 R1 v પણ r i2 R2 હશે સમજી શકાય છે મારો મતલબ છે કે ત્યાં કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ કારણ કે મને ફરી એક વાર બનાવવા દો ધારો કે આ એક જ વસ્તુ છે હું ચિત્રકામ કરું છું ધારો કે આ r અવરોધ અન્ય એક છે અને આ એક છે આ r નોડ 1 છે હમણાં જ આપણે આ નોડ 2 ને દોરીએ છીએ અને આ વોલ્ટેજ સ્રોત છે હું તેને અહીં બનાવીશ આ વોલ્ટેજ સ્રોત છે અને અહીં જોડાયેલ છે આ r r 1 છે આ r r 2 છે r 2 થી r 2 છે r 2 દ્વારા r 2 છે અહીં r 1 છે અને આ r i છે અને આ વોલ્ટેજ વી છે તેથી v i1 R1 હશે અને તે જ રીતે v r 2 માં r હશે આ r 2 i2 હશે તેથી મને તેને સમજાવા દો તેથી તેનો અર્થ એ છે કે ઓહ્મના લો થી v i1 R1 i2 R2 આપણે લખી શકીએ છીએ હવે હું તેથી આ સમીકરણમાંથી આપણે i1 v R1 લખી શકીએ છીએ અને અહીં પણ આપણે i2 v v R2 લખી શકીએ છીએ R2 તેથી અને નોડ 1 પર KCL લાગુ કરો મેં કહ્યું છે કે જો આપણે નોડ 1 i1 i2 પર લાગુ કરીએ તેથી તે હશે જે i1 i2 કહે છે હવે i1 v R1 i2 v R2 તેથી અહીં i1 i2ને બદલે તેથી હું v R1 v R2 v 1 R1 1 R2 જ્યાં i આપણે v R eq લખી શકીએ છીએ તેનો અર્થ એ છે કે અમે આ શું કર્યું તેથી અમે v R eq લખી રહ્યા છીએ તેનો અર્થ એ છે કે આપણે જે કરી રહ્યા છીએ તે આપણે ખરેખર 1 R eq 1 R1 1 R2 લખી રહ્યા છીએ તેથી કારણ કે i v R eq બનાવવું છે જે કરંટ i છે તેથી 1 R eq વાસ્તવમાં 1 R1 1 R2 કે આપણે જે છીએ તે ખરેખર લખીએ છીએ તેથી તેનો અર્થ એ છે કે તે સમકક્ષ છે તે સમકક્ષ અવરોધ છે તેથી 1 R eq આપણી પાસે 1 R1 1 R2 છે તેથી R eq વાસ્તવમાં સમકક્ષ અવરોધ છે તેથી અન્યથા R eq R1 R2 R1 R2 પછી 2 અવરોધના ગુણાકાર ભાગ્યા 2 અવરોધના સરવાળા કરવામાં આવે છે તેથી R eq R1 R2 R1 R2આ સમીકરણ 35 છે તેથી સામાન્ય રીતે જો r N અવરોધ સમાંતર હોય તો 1 R eq 1 R1 1 R2 up to 1 1 Rn તેથી તેના પરસ્પરનો સરવાળો લો અને પછી r લો જેને આગળ r કહે છે તે r ને તેની વિરુદ્ધમાં કહો તેથી1 R eq 1 R1 1 R2 up 1 Rn તેથી તે R eq સમકક્ષ અવરોધ છે તેથી આકૃતિ 2 29 સમકક્ષ સર્કિટ બતાવે છે આ r R eq છે R eq નો અર્થ છે આ સમકક્ષ સર્કિટ છે આ મૂળભૂત રીતે ફક્ત પકડી રાખો મૂળભૂત રીતે આ r R eq R1 R2 by R છે R જે પણ આપણે R1 R2 લખ્યું છે તેથી અને આ તેમનો નોડ 1 છે આ નોડ 2 છે તેથી r eq વોલ્ટેજ પર પ્રભાવિત r v છે સમાન વોલ્ટેજ v પ્રભાવિત થશે તેથી v વાસ્તવમાં i R eq તેથી જો v લખું v i R eq તો વસ્તુઓ સમજી શકાય છે તેથી ફક્ત પકડી રાખો તેથી મેં v i Req કહ્યું હવે R eq જાણો કેI R eq R1 R2 R1 R2 છે આપણે R eq ને લાગુ કરીએ છીએ અહીં તે સમીકરણ 38 છે હવે સમીકરણ 48 સમીકરણ r 31 તે મળશે તેથી i1 r મળશે જેને R2 r R1 R2 i કહે છે કારણ કે આને જાણો જો સમીકરણ 31 પર જાઓ તો સમીકરણ 31 પર જાઓ એટલે કે આ સમીકરણ છે એટલે કેi1 vR1 and i2 v R2 તેથી જ્યારે ત્યાં આવી રહ્યા છે કે i1 r v અહીં i1 v r શું ક vલ v R1 તેથી અને r તેનો અર્થ છે કે v R1 જો આ લો તો i R2 R1 R2 મળશે તેનો અર્થ એ છે કે r જો આ સમીકરણથી પકડી રાખો તો જ v i R1R2 R1 R2 મળશે તેથી આ સમીકરણમાંથી આપણે જાણીશું કે તે v r R1 છે તે r i1 સિવાય બીજું કંઈ નથી આ સમીકરણમાંથી જો તે લખવામાં આવે તો તે મૂળભૂત રીતે R2 R1 R2 i દેખાય છે આ જ વસ્તુ અહીં આવી રહી છેi1 R2 R1 R2 I આ સમીકરણમાંથી ફક્ત આ સમીકરણને R1 વડે વિભાજીત કરો તેથી v R1 R2 R1 R2 i એ જ રીતે i2 i2 r v r v R2 i2 v R2 માટે તેથી આ સમીકરણ R2 દ્વારા વહેંચાયેલું છે મૂળભૂત રીતે r i2 v R2 તેથી આ સમીકરણને R2 થી વિભાજીત કરો R1 R1 R2 મળશે એટલે કે R1 R1 R2 i મળશે તેથી સીધા તે i1 અને i2 મેળવી રહ્યા છે તેથી કરંટ ડીવીઝન જો તે જુઓ તો જરા પકડી રાખો મને તેને સમજાવા દો તેથી જો તમે જુઓ કે તે સમીકરણ 39 એટલે કેi1 R2 R1 R2 i i2 R1 R1 જે સૂચવે છે કે અવરોધ દ્વારા વિપરીત પ્રમાણમાં કુલ કરંટ i ને અવરોધ દ્વારા વહેંચવામાં આવે છે તેથી આકૃતિ 28 માં બતાવેલ સર્કિટને કરંટ ડીવીઝન કહેવામાં આવે છે તેથી જો આકૃતિ 28 પર જાઓ તો આ સર્કિટને વાસ્તવમાં કરંટ ડીવીઝન કહેવામાં આવે છે તેથી તેથી તે સૂચવે છે કે સમીકરણ 31 છે સૂચવે છે કે નાના અવરોધ માં મોટો કરંટ કરંટ સમજી શકાય તેવું છે તેથી આત્યંતિક કિસ્સામાં R2 0 શોર્ટ સર્કિટ મુજબ આકૃતિ 30 માં દર્શાવ્યા મુજબ સમગ્ર કરંટ I બાયપાસ R1 જો તે શોર્ટ સર્કિટ છે તો R2 r મૂળભૂત રીતે 0 તેનો અર્થ સમકક્ષ અવરોધ R eq R1 R2 R1 R2 કહે છે તેથી R eq એ 0 બની જશે તેથી તે શુદ્ધ શોર્ટ સર્કિટ છે જો આમાંથી એક R2 0 અથવા R1 આમાંથી કાં તોને શોર્ટ સર્કિટ કરો અને બંને 0 પણ શોર્ટ સર્કિટ છે તેથી તે શુદ્ધ શોર્ટ સર્કિટ છે